બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સમાં તમારું સ્વાગત છે અમે મોડ્યુલ નંબર 7 માં છીએ સરફેસના મોડલ કેવી રીતે બનાવવી તે વિશે શીખીશું અને આગળ આપણે કમ્પ્યુટર ગ્રાફિક્સ પર ઓવરવ્યુ વિશે થોડું શીખીશું તેથી આજના ક્લાસમાં આપણે સરફેસ વિવિધ કન્સટ્રક્શન વિશે શીખીશું આ બધી સરફેસ કન્સટ્રક્શન ટેકનીકોમાં આપણે મુખ્યત્વે બેઝિક ફંક્શનો તરીકે ક્યુબિક પોલીનોમીઅલ નો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણી પાસે ડેટા યુ 1 યુ 2 યુ 3 અને બીજું છે અને જો તમે ઇચ્છતા હોવ જો તમને પહેલા કર્વ્સ કન્સટ્રક્માં રુચિ છે તો અમે તે ઈમ્પોર્સ કરીશું તે એક ક્યુબિક સંબંધને સંતોષે છે જ્યાં c 0 c 1 c 2 c 3 ગુણાંક છે અને યુ એ એક પરિમાણ છે જે આપણે હોઈ શકીએ છીએ તે કહેવાની સ્થિતિમાં XYZ કોઓર્ડિનેટ્સ શું છે વિવિધ xyz કોઓર્ડિનેટ્સ જે આપણે તેને પ્લગ કરવા જઈ રહ્યા છીએ તેથી તે એક આપણે પરિમાણ કર્વ્સ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં હોઈશું અહીં આ દરેક cs c 0 c 1 c 2 c 3 મૂળભૂત રીતે તે પોલીનોમીઅલ કર્વ્સના વેઇટ કાર્યોને રજૂ કરે છે તેઓ 1 1 1 1 પ્રકારની વસ્તુ અથવા 1 0 1 0 પ્રકારની વસ્તુ 1 0 1 હોઈ શકે છે તેથી આ વેઇટ અમે તેને કાળજીપૂર્વક બતાવ્યા છે જેથી સરસ કર્વ્સ ખરેખર આ પોઇન્ટપોઇન્ટઓમાંથી પસાર થાય એકવાર આપણે આ ક્યુબિક પોલીનોમીઅલ બનાવ્યા પછી પછી સરફેસ કન્સટ્રક્ માટે આપણે તે જ તકનીકને કન્સટ્રક્શ કરીશું પ્રથમ હર્માઇટ બાયક્યુબિક સરફેસની દ્રષ્ટિએ આપણે શું કરીએ છીએ તે આપણે પોઈન્ટ વચ્ચે કર્વ્સ બાંધીએ છીએ તે પોઇન્ટઓ જો આપણે જોડાતા હોઈએ તો જો અમને કોઈ વિશેષ કર્વ્સ મળી રહ્યો હોય ઉદાહરણ તરીકે પોઇન્ટp0 p 1 આપણે જાણીએ છીએ કે આ તે સિસ્ટમના કોઈપણ એક્સ વાય સાથે કોઓર્ડિનેટ્ કરે છે અમારી પાસે તે મુદ્દા વિશે માહિતી છે અમારી પાસે p 1 વિશે માહિતી છે અને તે જ રીતે અમારી પાસે p 0 પર ટેન્જેન્ટ વિશેની માહિતી છે જે આપણે p 0 પ્રાઇમ રજૂ કરી રહ્યા છીએ એ જ રીતે p 1 પરનોટેન્જેન્ટ જેને આપણે p 1 પ્રાઇમ કહીએ છીએ જો આપણી પાસે આ માહિતી છે તો દિશામાં કર્વ્સ જો આપણે તે ટેન્જેન્ટ માહિતી અને પોઈન્ટ માહિતીના આધારે ઈન્ટરપોલટ કરી શકીએ જો આપણે ત્યાંથી પસાર થઈ રહ્યા હોઈએ તો એક સ્મોધ કર્વ્સ આપણે તેને હર્માઇટ કર્વ્સ તરીકે કહીએ છીએ તેઓ એક વિશેષ સંબંધને સંતોષે છે જ્યાં આ સંબંધને સેટિસ્ફાઇડ માટે માનવામાં આવે છે કે તે કર્વ્સ પર તમારા p કોઈપણ પોઇન્ટ હર્માઇટ કર્વ્સ જેને આપણે સરફેસ પર પણ સ્થિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તમે કોઈપણ હર્માઇટ કર્વ્સ પસંદ કરો છો જે તે સરફેસ પર પસાર થાય છે તે પોઇન્ટપસંદ કરો જ્યાં u v માહિતી આપણી પાસે પેરામેટ્રિક વિવિધતા છે તે સરફેસ પર u v ની દિશામાં પોઇન્ટ આ સંબંધને સેટિસ્ફાઇડકરવા માટે માનવામાં આવે છે આપણી પાસે જે છે તે પોઇન્ટ્સ અને ટેન્જેન્ટ માહિતી છે તેના આધારે અને જ્યારે આપણે તેનું કન્સટ્રક્શન કરીએ છીએ ત્યારે આપણે કેટલાક મુદ્દાઓ જેવા કે વેઇટ અને અન્ય બાબતોને ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ તે હેતુ માટે અમે ફંકશન વેલ્યુ નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ અમે ફંકશન વેલ્યુનો ઉપયોગ કરીએ છીએ અને તેમના ડેરિવેટિવ્ઝ તે સરફેસ મેળવવા માટે જુદા જુદા મુદ્દાઓ લાદવાનો પ્રયત્ન કરે છે અને તે કેટલું સ્મોધ છે તેના આધારે મેટ્રિક્સ તે નિયમિત રીતે કન્ડિશન્ડ અથવા કન્ડિશન્ડ આધારિત છે તેના પર આપણે આ સરફેસ કન્સટ્રક્ જઈશું સરફેસ કન્સટ્રક્ની અન્ય રીતો પણ છે તેને બેઝીઅર કર્વ્સ અને બેઝીઅર સરફેસ કહેવામાં આવે છે તેમાં અમારી પાસે p 1 p 2 p 3 p 4 જેવા ચોક્કસ ડેટા પોઇન્ટ છે અમે સીધા જ આ ડેટા પોઇન્ટ્સમાં જોડાતા નથી આપણે શું કરીએ છીએ કે આપણે આ ડેટા પોઇન્ટ્સની વચ્ચે ફિટ ચોક્કસ પોલીગોન પોલીગોન ના આધારે બાંધીએ છીએ અને જ્યારે આપણે આ પોલીગોન ફીટ કરી રહ્યા હોઈએ ત્યારે આ પોલીગોનને પાર કરતા કર્વ્સ જે પણ પસાર થાય છે જેને આપણે બેઝિયરકર્વ્સ કહીએ છીએ જો હું પેરામેટ્રિક વિવિધતાના સંદર્ભમાં p કોઈપણ પોઇન્ટpની રજૂઆત કરું છું તો તે કર્વ્સ પર પેરામેટ્રિક કર્વ્સ p I કે i ની દ્રષ્ટિએ વિસ્તૃત માનવામાં આવે છે જ્યાં કે 1 કે 2 કે 3 કે 4 માં આ ક્યુબિક ઇન્ટરપોલીશન ઇન્ટરપોલીશન હોય છે તેથી ટી એ આપણા પેરામેટ્રિક વેરિયેબલ છે જેમ કે અમારા યુ ક્યુબિક પોલીનોમીઅલ ક્યુબિક ક્યુબિક ક્યુબિક વિવિધ પ્રકારના બંધારણો જે આપણે કાળજીપૂર્વક ગોઠવીશું તેથી કે આપણે પોલીગોન કન્સટ્રક્ની સ્થિતિમાં હોઈશું જેના દ્વારા આ વિશિષ્ટ પોલીનોમીઅલ કર્વ્સ ખરેખર પસાર થાય છે જો આપણે તે કરવા જઇ રહ્યા છીએ તો તે પ્રકારના કર્વ્સ જેને આપણે બેઝિયરકર્વ્સ તરીકે ઓળખીએ છીએ અને આ સૌથી પોપ્યુલર કર્વ્સ છે અને જ્યારે આપણે આ પ્રકારના કર્વ્સ દોરીએ છીએ ત્યારે તે સ્મોધ કર્વ્સ બનાવવા માટે આપણને ફક્ત 4 પોઇન્ટની જરૂર હોય છે ઉદાહરણ તરીકે આપણી પાસે પોઇન્ટપી 1 p 2 p 3 p 4 છે આને રજૂ કરવાની એક રીત છે હું ફક્ત એક લાઇનની જેમ રચવા જઇશ અથવા કદાચ હું ફક્ત સ્પલાઈન જેવી કંઈક રચના કરીશ આ બેઝિયર રજૂઆત સાથે જવાનું શ્રેષ્ઠ રીપ્રેઝન્ટેશન છે જેના દ્વારા આ વેઇટ ઘટાડીને આપણે કર્વ્સ બનાવવાની સ્થિતિમાં હોઈશું મોટાભાગના ગ્રાફિક્સ એડિટર જે પણ સોસોફ્ટવેર આપણે ખરેખરકર્વ્સ દોરવા જઈએ છીએ અને આ બેઝીઅર કર્વ્સ પર કામ કરે છે તે વસ્તુઓ રજૂ કરે છે જો તમે તે 3D માં જોઈ રહ્યા છો ઉદાહરણ તરીકે આ પહેલો ડેટા છે આ 4 ડેટા પોઇન્ટ છે જે અમારી પાસે છે પછી પ્રથમ આપણે તેમાં બેઝીઅર કર્વ્સ બનાવીશું તેવી જ રીતે આપણી પાસે અન્ય ડેટા પોઈન્ટ હશે જેમ કે એક કદાચ બે નીચે ત્રણ અને ચાર પછી ફરીથી આપણે બીજા બેઝીઅર કર્વ્સને પસાર કરવાની સ્થિતિમાં હોઈશું એ જ રીતે અન્ય બેઝીઅર કર્વ્સ બીઝિયર કર્વ્સ સમાન રીતે અન્ય દિશાઓ પર આપણી પાસે 4 ડેટા પોઇન્ટ છે તેથી તે સરફેસ પર બેઝીઅર કર્વ્સ પસાર કરો તેથી આપણે કન્સટ્રક્શન કરવાની સ્થિતિમાં હોઈશું તે ઓબ્જેક્ટ પર ફ્રી સરફેસ ફક્ત 16 ડેટા પોઇન્ટ્સ જાણીને આપણે ખૂબ સ્મોધ સરફેસ બનાવવાની સ્થિતિમાં હોઈશું ચાલો આપણે કાળજીપૂર્વક જોઈએ ડેટા આપણી પાસે જે છે તે 1 2 3 4 છે તે જ રીતે 1 કદાચ 2 3 4 નીચે 5 અને તેથી વધુ આ આપણી પાસે જે ડેટા પોઇન્ટ છે હવે કોઈએ સરફેસ બનાવવી પડશે કારણ કે આ ડેટા પોઇન્ટ વેરવિખેર છે ખરેખર તે સરફેસનો શ્રેષ્ઠ માર્ગ શું છે તે હેતુ માટે આપણે જોઈએ તે છે જો આ બેઝીઅર કર્વ્સ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જો અમારી પાસે ઓછામાં ઓછા 16 પોઇન્ટ્સ છે તો કોઈ આ સ્મોધ સરફેસ બનાવી શકે છે સરફેસની જેમ કર્વ્સ પોતે અસ્તિત્વમાં નથી ત્યાં સુધી કે આપણે કેટલાક સહગુણાંકો દ્વારા વેઇટડ આ 4 પોઇન્ટ્સના કોમ્બિનેશનની ગણતરી કરીશું તેથી તે શું છે કે કર્વ્સ અસ્તિત્વમાં નથી જે આપણી પાસે આ વિવિધ ડેટા પોઇન્ટઓ છે ત્યાંથી આપણે તેને બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ રજૂઆત કરવાની બીજી રીત આ ડેટા પોઇન્ટ્સ બી સ્પ્લિન્સ કહેવાતી સરફેસ કન્સટ્રક્નો પ્રયત્ન કરી રહ્યો છે જેને બેઝ્પ્લાઇઝ્ડ તકનીક પણ કહેવામાં આવે છે કારણ કે તે એક ડ્રોઇંગ કોર્સ છે આપણે આકર્વ્સના ગાણિતિક રચનામાં ઘણી બધી વિગતો માં જઈ રહ્યા નથી પરંતુ કયા પ્રકારનાં કાર્યક્રમો માટે કયા પ્રકારનાં કર્વ્સ સારા છે તે વિશે એક સંપૂર્ણ વિચાર કરવો જોઈએ તે જ વસ્તુ છે જે આપણે જોઈ રહ્યા છીએ તેના વિશે શીખીએ સ્પ્લિન તકનીકીઓના આધારે આપણે કોઈપણ ક્યુબિક પોલીગોન ને બદલે પોલીગોનનો ઉપયોગ કરવા જઈશું તેથી કોઈપણ ક્યુબિક પોલીનોમીઅલ નો ઉપયોગ કરવાને બદલે જો આપણી પાસે આ પોલીગોન હોય તો આપણે તેને પાયાના પાયા તરીકે કહીએ છીએ બી સ્પ્લિન શબ્દ આઇઝેક જેકબ શોએનબર્ગ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તે બેઝિક સ્પ્લિન કહેવાની ટૂંકી રજૂઆત છે ઓર્ડર n ની એક સ્પલાઇન ફંક્શન એ વેરીએબલ ઈન્ડેક્સ x માં ડિગ્રી n માઇનસ 1 નું ભાગરૂપે પોલીનોમીઅલ કાર્ય છે તે સ્થાનો જ્યાં ટુકડાઓ મળે છે તે ગાંઠ તરીકે ઓળખાય છે સ્પ્લિન ફંક્શન્સની મુખ્ય પ્રોપર્ટી એ છે કે તેઓ અને તેમના ડેરિવેટિવ્ઝ નોડસની ગુણાકાર પર આધાર રાખીને સતત હોઈ શકે છે આ નોડસ આપણને સ્મોધ કર્વ્સ હોઈ શકે છે તે કેટલું જટિલ છે અને આપણે ક્યુબિક પૂલિનોમિયલ્સ જેવા કંઈપણનો ઉપયોગ કરતા નથી જેમ કે આપણે બેઝિયર કર્વ્સ માટે ઉપયોગ કર્યો છે પરંતુ અહીં આપણે પોલીગોનનો ઉપયોગ કરીએ છીએ આ પોલીગોનને કાળજીપૂર્વક વ્યવસ્થિત કરીને અમે સરફેસ કન્સટ્રક્ની સ્થિતિમાં હોઈશું ઉદાહરણ તરીકે આપણી પાસે આ ડેટા પોઇન્ટ છે સૌથી સહેલો પોલીગોન જે હું ખરેખર ઠીક કરી શકું છું તે ટેઈલ જેવી કંઈક છે એક લંબચોરસ ટેઈલ હું મૂકી શકું છું જે હું ખરેખર બનાવી શકું તે એક રૂમ્બસ અથવા કદાચ ત્રિકોણ જે હું ખરેખર બનાવી શકું તેથી આ પ્રકારની ઓબ્જેક્ટમાં ભિન્નતા હું સરફેસ કન્સટ્રક્ની સ્થિતિમાં હોઇશ તેથી તે પોલીગોનને નિયંત્રિત કરવા માટે તે ષટ્કોણાકૃતિ ડોડેકેહેડ્રોન અને તેથી વધુ વસ્તુઓ પર હોઈ શકે છે અમે એક સરસ સરફેસ બનાવવાની સ્થિતિમાં હોઈશું ઓર્ડર એન સ્પ્લાઇન્સ સમાન નોડસ પર વ્યાખ્યાયિત સમાન ક્રમમાં સ્પિન ફંક્શન માટેના આધાર કાર્યો એટલે કે બધા શક્ય પ્લેઇન કાર્ય બી સ્પ્લિનના લીનીઅર કોમ્બિનેશનથી બનાવી શકાય છે ફાયદો એ છે કે તમે ખરેખર તેને લીનીઅર ફંકશન તરીકે ઉમેરી શકો છો તે જ ફાયદો એ છે કે આપણે આ બી સ્પ્લિન સાથે શું મેળવીશું અને દરેક સ્પ્લિન ફંક્શન માટે ફક્ત એક જ અનન્ય કોમ્બિનેશન છે જ્યારે તમે તેનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે સરફેસના કન્સટ્રક્શનમાં કોઈ ગુણાકાર શામેલ થશે નહીં તમને તે યુનિક રજૂઆત થશે ઉદાહરણ તરીકે શિપ હલ્સની જેમ તમે બાંધવું અને તેથી આગળ વધારવા માંગો છો સામાન્ય રીતે આ બી સ્પ્લિન સરફેસ ખૂબ લોકપ્રિય છે જો તમે કોઈપણ CAD સોસોફ્ટવેર ખોલો છો તો તે નક્કર કાર્યો હોઈ શકે છે આ વિકલ્પો AutoCADડ તમારી પાસે હશે અથવા GL ખોલો આ એવા પ્રકારનાં સોફ્ટવેર છે કે જ્યાં તમારી પાસે આ પ્રકારના વિકલ્પો હશે ઓહ શું તમે ખરેખર તેને બી સ્પ્લિન અથવા બેઝિયર કર્વ્સ અથવા હર્માઇટ બેઝ ફંક્શન્સ દ્વારા ઇન્ટરપલેટ કરવાનું પસંદ કરો છો કે નહીં અન્ય પ્રકારની રજૂઆત ગોર્ડન સરફેસ દ્વારા છે તેથી આ પ્રકારની ગોર્ડન સરફેસને ફ્રીફોર્મ સરફેસ મોડેલિંગ કહેવામાં આવે છે તેનો અર્થ એ કે તમારી પાસે ડેટા પોઇન્ટ છે જે તમે ખરેખર ખેંચી ડ્રોપ કરી શકો છો જેથી સરફેસ તે CAD સોફ્ટવેર પર કુદરતી રીતે અડજસ્ટ થાય તેથી તમારી પાસે G 1 G 2 કર્વ્સનું નેટવર્ક હશે ઉદાહરણ તરીકે જેમ કે હું કહું છું કે આ કંઈક છે એક કર્વ્સ તમારી પાસે બીજી કર્વ્સ છે તમારી પાસે બીજું કર્વ્સ છે અને તમે અહીં અને ત્યાંથી અલગ ડેટા પોઇન્ટ્સ રાખ્યા છે હવે તમારા CAD સ softwareસોફ્ટવેરનો ઉપયોગ કરીને તમે તમારા માઉસને અહીં અને ત્યાં ખસેડવા માટે ફક્ત એક ડેટા પોઇન્ટ પસંદ કરી શકો છો તેથી તે સરફેસ ભિન્નતા તમે જોવાનું શરૂ કરો છો અને તમે આ પ્રકારની બધી સરફેસ પર કાળજીપૂર્વક તમારી સરફેસને ખેંચો છો સ્મોધ પ્રકારની સરફેસ મેળવવા માટે સરસ રીતે મેપ કરેલા છે તે પ્રકારની સરફેસ જેને આપણે ગોર્ડન સરફેસ કહીએ છીએ તે તમારા G 1 કર્વ્સ G 2 કર્વ્સ અને આ G 1 G 2 કર્વ્સને ઇન્ટર સેકશન જેવા ચોક્કસ પ્રકારનાં સંબંધોને સંતોષે છે જે ચોક્કસ બ્લેનડીંગ ફંકશનને સેટિસ્ફાઇડ કરવા માગે છે ઉદાહરણ તરીકે જેમ કે તમારી પાસે આ સરફેસ પર તીવ્ર ફેરફાર છે જેમ કે તમે ઓટોમોબાઈલ એન્જિન સિલિન્ડર બનાવી રહ્યા છો જ્યાં મફલર્સ હશે આ પાઇપલાઇન સ્ટ્રક્ચર્સમાં અચાનક ફેરફાર થશે તો પછી તમે ખરેખર શું બનાવી શકો તે સૌથી સહેલો રસ્તો છે આ ગોર્ડન સરફેસ અહીં આ પ્રકારનું ઓબ્જેક્ટ બતાવવામાં આવ્યું છે નળાકાર સરસ સરફેસ જેવું કંઈક અચાનક આવે છે ત્યાં એક બમ્પ થાય છે ત્યાં એક પ્રકારનો ખાડો પણ આવે છે તેથી તમે ખરેખર એક સરસ કર્વ્સ ફિટ કરવા માંગો છો તે દ્વારા અથવા કદાચ તમે બાયોમેડિકલ ક્ષેત્ર પર કામ કરી રહ્યા છો તમારા ફેમર્સ અથવા બોનં ની રચનાઓ આ ફક્ત ખૂબ સ્મોધ કર્વ્સ દ્વારા વર્ણવેલ નથી આ બોનં પર અચાનક વિવિધતા આવી શકે છે તમે ખરેખર આવા પ્રકારની ઓબ્જેક્ટ ને રીકન્સટ્રક્ કરવા માંગો છો પછી તે જોવાની શ્રેષ્ઠ રીત છે આ ગોર્ડન સરફેસનો ઉપયોગ હિપ બોનંની સંયુક્ત પ્રકારની વસ્તુ ગોળ હોઈ શકે તે જરૂરી નથી તેમાં કેટલાક વિશેષ કર્વ્સ આવી શકે છે તેથી જ્યારે તમે ખરેખર કેમેરા દ્વારા પિક્ચર લઈ રહ્યાં છો ત્યારે તમારી પાસે અલગ ડેટા પોઇન્ટ હશે હવે તમે તેને ફરીથી ગોઠવવા અને તે સમગ્ર ડેટાને તમારા 3D પ્રિન્ટિંગ ઓબ્જેક્ટ પર સ્થાનાંતરિત કરવા માંગો છો પછી તમે જે કરો છો તે છે તમે તે પિક્સેલ માહિતીના ઉપયોગનો ઉપયોગ આ ગોર્ડન સરફેસ બનાવવા અને કમ્પ્યુટરને અથવા તે મશીન એલિમેન્ટને આ રીતે આ રીતે છાપવા માટે કરો છો તે હેતુ માટે આ પ્રકારની ગોર્ડન સરફેસનો ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને જેટ એન્જિન નલિકાઓ અને અન્ય વસ્તુઓ માટે કે જ્યાં ચોક્કસ ભંગાણ થાય છે તમે આ ગોર્ડન સરફેસનો ઉપયોગ કરો છો બીજી પ્રકારની સરફેસ કુન્સ સરફેસ છે ખાસ કરીને જ્યારે સીમાઓ ખુલ્લી હોય ત્યારે બે સ્પ્લિન બેઝ સ્પ્લિન લોકપ્રિય હોય છે તમારી પાસે સ્વતંત્ર ડેટા પોઇન્ટ હોય છે પરંતુ આ સ્વતંત્ર ડેટા પોઇન્ટ કોઈ સીમા રચતા નથી તે ઓબ્જેક્ટની અંદર ક્યાંક તમારી પાસે તે પછી તમે બી સ્પ્લિનનો ઉપયોગ કરો છો પરંતુ જો આ ડેટા કોઈ ચોક્કસ પ્રકારની બાઉન્ડ્રી પર નિર્દેશ કરે છે અમે આ કુન્સ સરફેસ કામે લગાવીએ છીએ અને આ કુન્સ સરફેસ વધુ સારુ અંદાજ છે તેથી કુન્સ કમ્પ્યુટર ગ્રાફિક્સના ક્ષેત્રમાં પ્રખ્યાત પાયોનીયર છે તે એમઆઈટીના પ્રોફેસર હતા અને તેમણે એન્જિનિયરો માટે આ ડિઝાઇન સાધનો બનાવવાની ઘણો સમય પસાર કર્યો છે તેથી કંઈક અહીં એક અમૂર્તનમાં આપણી પાસે આ કર્વ્સ અથવા તે ચોક્કસ કર્વ્સ અને તે બાઉન્ડ્રીઝ રચેલા ડેટા પોઇન્ટ્સ છે આ ડેટા પોઇન્ટ્સ બનાવવાની શ્રેષ્ઠ રીત કઈ છે જેની આપણી પાસે કોઈ માહિતી હોતી નથી તેની અંદરની સરફેસ જે આપણી પાસે છે તે ફક્ત અમારી પાસેની બાઉન્ડ્રી ઇન્ફોર્મેશન છે તે સરફેસને ખરેખર બનાવવાની શ્રેષ્ઠ રીત કઈ છે તે દ્રશ્ય ખૂબ સરસ લાગે છે પરંતુ કન્સટ્રક્શનનો અર્થ એ છે કે તેના માટે થોડોક ગાણિતિક કૌશલ્યનો સમૂહ છે તેથી કોઈપણ CAD સોફ્ટવેર ખરેખર તે પ્રકારની સરફેસ બનાવવા માટે તે બેગ્રાઉન્ડ પ્રોગ્રામિંગને કાર્યરત કરે છે કુન્સ પેચ એક પ્રકારનું મેનિફોલ્ડ પેરામીટરાઇઝેશન છે જેનો ઉપયોગ કમ્પ્યુટર ગ્રાફિક્સમાં સ્મોધ તાથી અન્ય સરફેસ સાથે જોડાવા માટે કરવામાં આવે છે અને કોમ્પ્યુટેશનલ મિકેનિક્સ એપ્લિકેશનમાં ખાસ કરીને મર્યાદિત એલિમેન્ટ મેથડ અને બાઉન્ડ્રી એલિમેન્ટ મેથડમાં તમે ડોમેન્સની સમસ્યાઓ એલિમેન્ટમાં ખરેખર જાળી શકો છો અને તેથી પર આ કુન્સ સરફેસ ખૂબ લોકપ્રિય છે તદ્દન લોકપ્રિય છે તેથી ક્ષેત્રોને સમજવા માટે વિભિન્ન સમીકરણો હલ કરવા માટે કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ છે જેને આપણે મર્યાદિત એલિમેન્ટ મેથડ કહીએ છીએ તમારી આમાંની કોઈ એક વિશે બાઉન્ડ્રી શરતો છે અને કદાચ કોઈ સરફેસ કે જે તમે ખરેખર સ્મોધ સરફેસને રજૂ કરવા માંગતા હો તો પછી તમે આ કુન્સ સરફેસને કામે લગાડો તે ચિત્રમાં મેશિંગ પણ સ્થાનિક રૂપે ઝૂમ થઈ શકે છે આ કૂન્સ સરફેસ હંમેશાં સહાયક બને છે અને આગળ આ કુન્સ સરફેસ પર લોકો બ્લેન્ડનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે આ સરફેસને સ્મોધ બનાવવાનો પ્રયાસ કરે છે અને પછી ભલે તમે ઝૂમ કરતા હો કે પિક્સેલની ભિન્નતા ખરેખર બદલાતી ન હોવી જોઈએ લોકો જે પ્રકારની ટેકનીકોનો ઉપયોગ કરે છે તે માટે તેઓ બિલીનર અને બાયબ્યુબિક પ્રકારનો ઉપયોગ કરે છે ઇન્ટરપોલીશન પણ તેથી અહીં આપણે જે જોઈ રહ્યા છીએ તે છે મૂળરૂપે એન્જિન નળી વિમાન જેટ એન્જિન જે તમારી પાસે પાંખો પર છે તમારી પાસે જેટ એન્જીન જેવું કંઇક હશે જે હવાને બળતણ કરે છે તેને બાળી નાખશે જેથી એક્ઝોસ્ટ બહાર આવે અને તે એન્જિનનો જોર પૂરો પાડી શકે તેથી આ નળીઓમાં હંમેશાં કેટલાક વિશેષ પ્રકારનો ફોર્મ હોય છે જો તમે જોતા હોવ કે તે સરસ રીતે ફેરવે છે અને તે દિશામાં વળી જાય છે તો તે પ્રકારની સરફેસના કન્સટ્રક્શન માટે આ કુન્સ સરફેસ ખૂબ લોકપ્રિય છે તેથી તે સિવાય જ્યારે તમારી પાસે આકર્વ્સ હોય અમે ખરેખર ખૂબ તીક્ષ્ણ ચીજો રાખવા માંગતા નથી તે ધાર આ તીક્ષ્ણ ધાર હંમેશા થોડી મુશ્કેલ પણ બનાવે છે અમે તેને ગોળાકાર કરવા માંગીએ છીએ આવી પ્રકારની વસ્તુ જો આપણે કરવા જઈશું તો આપણે તે સરફેસને ફિલેટ કહીશું ઉદાહરણ તરીકે અમારી પાસે પ્લેટ એક લંબચોરસ પ્લેટ છે અને ફરીથી આપણે બીજા એક સાથે જોડાવા માગીએ છીએ આપણી પાસે આ તીક્ષ્ણ ખૂણા છે કે અમે તીવ્ર તીક્ષ્ણ ખૂણા નથી ઈચ્છતા આપણે શું કરીએ છીએ કે અમે તેને સરફેસ કાઢી નાખવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી તે સ્મોધ જેવું કંઈક બને ઉદાહરણ તરીકે અહીં તે લંબચોરસ ભાગ આપણી પાસે સ્મોધ ખૂણા છે તીક્ષ્ણ ખૂણાઓને લીધે અમે તેને ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે તે અમારી ઉત્પાદકતા અથવા નુકસાનને અસર કરે છે શક્યતા છે સ્ક્રેચમુદ્દે તે સરફેસ ખાસ વસ્તુ જાળવવી મુશ્કેલ છે તેથી અમે હંમેશાં તેને ગોળાકાર કરીએ છીએ આવી પ્રકારની વસ્તુઓ જેને આપણે ફલેટ સરફેસ કહે છે એક ફલેટ સરફેસ એક ગોળાકાર ખૂણા છે જે અન્ય બે સરફેસ ધારને જોડતી હોય છે સૌથી સહેલો રસ્તો છે તમે કર્વ્સનો ત્રિજ્યા પસંદ કરો ત્યાંથી એક કેન્દ્ર તમે આ કર્વ્સનીટેન્જેન્ટક તરીકે જોડાવા માટે કઠણ દોરો અને બાકીની સામગ્રીને કાઢી નાખો અને તે માહિતીને બહાર કાઢો જેથી તમે ફાઇલિટની સરફેસ મેળવી શકો અહીં અમારી પાસે એક અન્ય પ્રકારનું રીપ્રેઝન્ટેશન છે તમારી પાસે આ લંબચોરસ પ્લેટ છે જે તમે આ સ્મોધ સરફેસ બનાવવાનો પ્રયાસ કરો અને આ ભાગોને ઉમેરવાનો પ્રયાસ કરો જેને આપણે ફીલેટ સરફેસ કહીએ છીએ તેવી જ રીતે ચાલો આપણે આ જોઈએ કદાચ તમારી પાસે ઓટોમોબાઈલ કાર વિન્ડશિલ્ડ્સ ઓબ્જેક્ટ સાથે સરસ રીતે ગોઠવાયેલી હોય તે શાર્પ વેરીશન ન હોવી જોઈએ તે હેતુ માટે આપણે ફલેટ સરફેસનો પણ ઉપયોગ કરીએ છીએ જ્યારે પણ તમે આ ફાઇલલેટ સરફેસનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો ત્યારે ઉપયોગ કરવાની લોકપ્રિય રીત એ બી સ્પ્લિન સરફેસ છે જે ખરેખર તેનો ઉપયોગ કરી શકે છે તેઓ એક પોઇન્ટથી બીજા મુદ્દાઓ પર સરસ રીતે મેપ કરવામાં આવશે એ જ રીતે CAD સોફ્ટવેરમાં અમે અન્ય વિવિધ સરફેસનો ઉપયોગ કરીએ છીએ ઓફસેટવાળી એક સરફેસ સાથે તમારી પાસે એક સરફેસ છે સમાન પ્રકારની સરફેસ અમે તેને કન્સટ્રક્ માંગીએ છીએ ઉદાહરણ તરીકે મારી પાસે સિલિન્ડર છે ચાલો ઉદાહરણ તરીકે મારી પાસે સિલિન્ડર છે હું આજુબાજુમાં વધુ એક કેન્દ્રિત સિલિન્ડર રાખવા માંગુ છું જો હું આ પ્રકારની વસ્તુ બનાવવાનું છું તો જેને આપણે આ ઓફસેટ સરફેસ કહીએ છીએ અહીં આપણી પાસે કેટલીક એસ્બેસ્ટોસ પ્રકારની શીટ છે છત એક સમાંતર વસ્તુ જે આપણે કન્સટ્રક્ માંગીએ છીએ તે જ અહીં આપણે ઓફસેટ સરફેસને કહીએ છીએ તેને જોવાની સૌથી સહેલી રીતનો એક રસ્તો છે આ તે કર્વ્સ અથવા સરફેસ છે જે આપણે સૌ પ્રથમ તે દિશામાં સામાન્ય દિશામાં કોઈ પોઇન્ટબનાવ્યો છે એક ત્રિજ્યા સાથે એક વર્તુળ દોરો જ્યાં પણ તે સરફેસ તેને ટેન્જેન્ટ કરે છે કંઈક આવું આપણી પાસે અહીં એક પોઇન્ટછે જેમાં ઓફસેટ અંતર છે કારણ કે ત્રિજ્યા વર્તુળ દોરે છે હવે આપણે ત્યાં એક ટેન્જેન્ટ દોરવા જઈશું એટલે કે આપણી પાસે તે પોઇન્ટછે તેથી હવે તે પોઇન્ટઓ જોડાઓ એક ઓફસેટ સરફેસ રચવા છે ખરેખર કોઈ પણ ઓફસેટ બનાવવાનો આ સૌથી સહેલો રસ્તો છે જો આપણે ખરેખર તે કર્વ્સની ગુણવત્તામાં સુધારો કરવા માંગતા હોય તો અમે વિશેષ કર્વ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યાં બીજી ટરમીનોલોજી પણ છે જ્યારે આપણે આ 3 ડી ઓબ્જેક્ટનો ઉપયોગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરીએ છીએ જેને આપણે ચેમ્ફર કહીએ છીએ એક કેમ્ફર મૂળભૂત રીતે પ્લેન પરની સામગ્રીને દૂર કરી રહ્યો છે અમે તેને ગોળાકાર કરતા નથી પરંતુ અમે સીધા જ તે સામગ્રીને પ્લેનની જેમ કાપવા અથવા કાઢી નાખીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે પ્લાનર વ્યૂમાં જોતા હોઈએ તો આપણે ધ્યાનમાં લઈએ કે આ તે પદાર્થ છે જે આપણી પાસે 2 પરિમાણોમાં છે અમે ખરેખર તે સામગ્રીના કટને દૂર કરવા માગીએ છીએ વધારાની બાકીની સામગ્રીને કાઢી સ નાખીશું તે એક ચેમ્ફર છે હવે અમે તેને ગોળ બનાવવા માગીએ છીએ પછી આપણે ફિલેટ કહીએ છીએ ઉદાહરણ તરીકે ચાલો આપણે આર્કિટેક્ચર પોઇન્ટ ઓફ વ્યુ જોઈએ તાજમહલની નજીક ત્યાં એક મહાન પ્રવેશદ્વાર છે જો તમે આ સ્તંભોને જોઈ રહ્યા હો તો આ ગોળાકાર પ્રકારના કોલમ ટાવર્સ નથી આ પ્લેટ જેવું કંઈક છે બીજી પ્લેટ જે બીજી પ્લેટ સાથે જોડાયેલ છે જે તે પ્રકારના તીવ્ર કાપ ધરાવે છે જો આપણે તેના પર ચેમ્ફરિંગ કહીએ શેમ્ફરીંગ હંમેશાં આપણી પાસે એક સરસ કટ હોય છે કારણ કે આર્કિટેક્ચરલ પોઇન્ટ ઓફ વ્યુ પોઇન્ટ ઓફ વ્યુથી તમને તે પ્રકારની વસ્તુ મળી શકે છે તમારે તે કેમ્ફર સરફેસ પર કેટલાક પ્રકારનાં પિક્ચર વળગી રહેવા માંગતા હોય છે જેથી તમારે કર્વ્સવાળી સરફેસને બદલે સપાટ સરફેસ જરૂર હોય તો પછી તમે તે ચેમ્ફરિંગ સાથે જાઓ તેથી આગલા ક્લાસમાં આપણે સોલિડ કાર્યો વિશે શીખીશું અને તે સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીશું ખુબ ખુબ આભાર